અહીં અમે રાઉટીંગ પરની અમારી ચર્ચા ચાલુ રાખીએ છીએ જેની આપણે છેલ્લા કેટલાક લેક્ચરમાં ચર્ચા કરી રહ્યા છીએ તેથી જો તમને યાદ હોય તો આપણે એરિયા અથવા ગ્રીડ રાઉટીંગ વિશે વાત કરી હતી જ્યાં આપણે 2 પરિમાણીય ગ્રીડ પર આરબીટરરી 2 પોઈન્ટ્સને અવરોધો ની હાજરીમાં સ્ટ્રક્ચર ની જેમ કનેક્ટ કરી શકીએ છીએ અમે ગ્લોબલ રાઉટીંગ વિશે પણ વાત કરી હતી જ્યાં એકવાર બ્લોક્સ મૂકવામાં આવે છે અને આ કહેવાતી ચેનલો અને રાઉટીંગ રિજન્સ વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી દરેક નેટ માટે અમે રાઉટીંગ રિજન્સનો અંદાજિત ક્રમ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેને તે કનેક્શન પૂર્ણ કરવા માટે પસાર કરવાની જરૂર છે હવે એકવાર આ થઈ જાય પછી અમે દરેક રાઉટીંગ રિજન ને એક સમયે લઈએ છીએ અને ચોક્કસ રાઉટીંગ રિજનને રૂટ કરવા માટે ચોક્કસ ઇન્ટરકનેક્શન પેટર્ન પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ તે એક ચેનલ હોઈ શકે છે અથવા આપણે જોઈશું કે તે અન્ય પ્રકારની રચના હોઈ શકે છે જેને સ્વીચ બોક્સ કહેવાય છે આ પગલાને ડિટેઇલ્ડ રાઉટીંગ કહેવામાં આવે છે અને અમે આજે આના પર આપણી ચર્ચા શરૂ કરીશું તેથી વ્યાખ્યાનનો વિષય ડિટેઇલ્ડ રાઉટીંગ છે આ તેનો પ્રથમ ભાગ છે તેથી મેં જે કહ્યું છે તે બરાબર છેરાઉટીંગ રિજન્સ માટેના દરેક ઇન્ટરકનેક્શન નેટ માટે એક્ચુઅલ જિઓમેટ્રિક લેઆઉટ નક્કી કરવું અને સામાન્ય રીતે એક સમયે એક રાઉટીંગ રિજન્સ નિયંત્રિત કરવું એ ડિટેઇલ્ડ રાઉટીંગનો સ્કોપ છે ત્યાં કેટલીક સ્પષ્ટ આવશ્યકતાઓ છે 2 અલગ અલગ જાળીઓ તેઓ એક જ લેયર પર છેદે નહીં કારણ કે અન્યથા તમે સમજી શકો છો કે 2 નેટ વચ્ચે શોર્ટ સર્કિટ હશે તેથી જો ત્યાં હોય તો જો ત્યાં 2 અલગ અલગ જાળી હોય તેઓને નોન ઇન્ટરસેકટિંગ લાઇન સેગમેન્ટ સાથે ડિસજોઇન્ટ ફેશનમાં મૂક્યા હોવા જોઈએ તેથી મેં કહ્યું તેમ આ સમસ્યા એક સમયે એક રિજન ને અમુક ચોક્કસ ક્રમમાં ધ્યાનમાં લેવાથી હલ થાય છે તેથી ડિટેઇલ્ડ રાઉટીંગ નું સ્ટેપ ગ્લોબલ રાઉટીંગ ને અનુસરશે અને એકવાર આ થઈ જાય તો આપણી પાસે કોમ્પેક્શન જેવા કેટલાક અન્ય સ્ટેપ હોઈ શકે છે જે આપણે પછી જોઈશું હવે અહીં આપણે જે વિશે વાત કરી છે તેનું સચિત્ર નિદર્શન અથવા ઉદાહરણ છે તેથી બ્લોક્સના સેટ પછી જે મૂકવામાં આવે છે તેનું દૃશ્ય આના જેવું દેખાઈ શકે છે તેથી આ લંબચોરસ બોક્સ બ્લોક્સ છે અને નાના વર્તુળો એ પિન છે જેને કનેક્ટ કરવાની જરૂર છે તેથી ગ્લોબલ રાઉટીંગ તમને અંદાજિત રૂટ આપશે ઉદાહરણ તરીકે આ પિનને આ પિન સાથે કનેક્ટ કરવાની રહેશે આ અંદાજિત રૂટ છે આ અંદાજિત રૂટ છે આ અન્ય અંદાજિત રૂટ છે આના જેવો તેથી ગ્લોબલ રાઉટીંગ તમને રાઉટીંગ રિજન્સ નો ક્રમ આપશે જેને અનુસરવાની જરૂર છે પરંતુ એકવાર તમે ડિટેઇલ્ડ રાઉટીંગમાં આવી જાઓતો આ દરેક નેટ માટે ચોક્કસ કનેક્શન વાયરના આડા અને વર્ટિકલ સેગમેન્ટના જિઓમેટ્રિક લેઆઉટ સામાન્ય રીતે તેઓને ફાઇનલાઇજ અથવા નિશ્ચિત કરવા પડશે આ ડિટેઇલ્ડ રાઉટીંગનો સ્કોપ છે તેથી એકવાર ડિટેઇલ્ડ રાઉટીંગ થઈ જાય પછી તમે કહી શકો કે રાઉટીંગ ના સંદર્ભમાં મારું લેઆઉટ પૂર્ણ થઈ ગયું છે તેથી હવે હું આગળના પગલા પર આગળ વધી શકું છું બરાબર તેથી આ માત્ર એક ઝડપી રીકેપ છે તેથી ગ્લોબલ રાઉટીંગ પછી અમે ડિટેઇલ્ડ રાઉટીંગની સમસ્યાને ધ્યાનમાં લઈએ છીએ હવે સમજવા માટે કેટલાક મહત્વપૂર્ણ ખ્યાલો છે હું કેટલાક ઉદાહરણોની મદદથી આ ખ્યાલોને સમજાવવાનો પ્રયાસ કરીશ ગ્લોબલ રાઉટીંગ દરમિયાન મેં કહ્યું તેમ તમને આપણાં અગાઉના લેક્ચર્સ યાદ છે સમગ્ર રાઉટીંગ રિજન અથવા જગ્યા કે જે ચિપ પર ઉપલબ્ધ છે જે સામાન્ય રીતે લંબચોરસ રાઉટીંગ રિજન્સ ના સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે અમે તેમને સામાન્ય રીતે r1 r2 r3 તરીકે ઓળખીએ છીએ અહીં વિવિધ રિજન્સ છે જ્યાં આપણે રાઉટીંગ કરી શકીએ છીએ હવે દરેક નેટ માટે આપણે અનુરૂપ ટર્મિનલ જોડવાનું છે તેથી ટર્મિનલ્સને કનેક્ટ કરવા માટે આપણે પેટા રિજન્સ નો ક્રમ નક્કી કરવો પડશે કે જે રિજન્સ છે કે જેને આ નેટને અનુરૂપ બિંદુઓને જોડવા માટે પસાર કરવાની જરૂર છે હવે ફ્લોટિંગ ટર્મિનલ્સનો એક ખ્યાલ છે જેને હું ટૂંક સમયમાં સમજાવીશ તે કહે છે કે જો નેટ કોઈ રાઉટીંગ રિજન્સ ની આપેલ સીમાને ઓળંગી રહી હોય તો ત્યાં ફ્લોટિંગ ટર્મિનલ્સ તરીકે ઓળખાતું કંઈક હોઈ શકે છે ફ્લોટિંગ ટર્મિનલનો અર્થ એ છે કે તે એવા ટર્મિનલ્સ છે જેનું ચોક્કસ સ્થાન અથવા સ્થાન હજી સુધી નિશ્ચિત નથી પરંતુ એક વખત જે ચોક્કસ રાઉટીંગ રિજન્સ માટે રાઉટીંગ પૂર્ણ થઈ જાય પછી આ ફ્લોટિંગ ટર્મિનલ્સ નિશ્ચિત ટર્મિનલ્સ બની જશે તેમનું ચોક્કસ સંકલન અથવા સ્થાન અંતિમ અથવા નિશ્ચિત કરવામાં આવશે તો આનો અર્થ આ છે તેથી એકવાર આ પેટા રિજન ને રૂટ કરવામાં આવે તો ફ્લોટિંગ પોઇંટ્સ નિશ્ચિત ટર્મિનલ બની જશે હવે હું આ ટૂંક સમયમાં સમજાવીશ પરંતુ તે પહેલા આપણે રાઉટીંગ રિજન્સ વિશે વાત કરીએ હવે તેમના જીઓમેટ્રિક અને અનુક્રમિક રાઉટીંગ રિજન્સ વચ્ચેના સંબંધના આધારે રાઉટીંગ રિજન્સ 2 પ્રકારના હોઈ શકે છે તેમને ચેનલો અથવા સ્વીચ બોક્સ કહેવામાં આવે છે તો ચેનલ શું છે ચેનલ એ એક રિજન જેવું છે જ્યાં આપણી પાસે 2 સમાંતર કિનારીઓ છે તે કાં તો આડી અથવા ઊભી હોઈ શકે છે અને ત્યાં કેટલીક પિન છે જે આ સમાંતર કિનારીઓની સીમા પર સ્થિત છે અને અમારું કાર્ય આ કિનારીઓ પરના કેટલાક નિશ્ચિત બિંદુઓ અથવા ટર્મિનલ્સને એકબીજા સાથે જોડવાનું છે હવે સમાંતર સીમાની અંદરના આ રિજન્સ ને ચેનલ કહેવામાં આવે છે તેથી અમે ચેનલ રાઉટીંગ તકનીકોની સંખ્યા જોઈશું કેટલાક કિસ્સાઓમાં વધુ જટિલ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં આ ટર્મિનલ લંબચોરસ રિજન ની તમામ 4 બાજુઓમાં અસ્તિત્વમાં હોઈ શકે છે તેથી આને સ્વીચબોક્સ કહેવામાં આવે છે સ્વીચબોક્સ રાઉટીંગ સામાન્ય રીતે ચેનલ રાઉટીંગ કરતા વધુ જટિલ હોય છે અને સ્વીચબોક્સ માટે આ માત્ર એક ઉદાહરણ છે તેથી મેં કેટલાક વિશિષ્ટ આંતર જોડાણો બતાવ્યા છે હવે તમે એક વસ્તુ જુઓ કે અહીં મેં વિવિધ રંગો દ્વારા જોડાણો દર્શાવ્યા છે રંગોનો અર્થ છે કે આ જોડાણો વિવિધ ધાતુના સ્તરો પર નાખવામાં આવે છે સામાન્ય રીતે આ બધા ધાતુના સ્તરો પર કરવામાં આવે છે તેથી આ વાદળી અને આ બદામી રેખાઓ તે 2 વિવિધ ધાતુના સ્તરો અને તેમના જંકશન પર છે જંકશનનો અર્થ એવો થશે કે 2 સ્તરો વચ્ચે જોડાણ હોવું જરૂરી છે એક આડી અને ઊભી સ્તર વચ્ચેના આ જંકશનને 2 સ્તરોમાંના બિંદુઓ વચ્ચેના જોડાણ દ્વારા મારફતે અથવા કોઈ પ્રકારનું સંપર્ક જોડાણ કહેવામાં આવે છે તેથી જ્યાં પણ વાદળી અને ભૂરા રંગની રેખા મળશે તે સૂચવે છે કે ત્યાં વાયા જોડાણ છે તો આ ચેનલો અને સ્વીચબોક્સ છે હવે આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત પર આવીએ રાઉટીંગ રિજન્સ ના સંબંધિત ક્રમના આધારે તેમના રાઉટીંગનો ક્રમ અમુક ચોક્કસ રીતે નક્કી કરી શકાય છે જેમ તમે આ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં લો જ્યાં 3 રાઉટીંગ રિજન્સ 1 2 અને 3 છે અને આ બ્લોક્સ છે તેથી સીમાઓ સાથે પિન હશે તો અહીં તે શું કહે છે કે નેટને આ ક્રમમાં 1 અને 2 પહેલા રૂટ કરવાની રહેશે અને 3 તે પછી જ હશે એવું કેમ છે ચાલો હું તેને એક ઉદાહરણની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરું ચાલો આ જ ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે આ લંબચોરસ રિજન છે જ્યાં આ બ્લોક્સ છે આ એક બ્લોક છે આ એક બ્લોક છે આ એક બ્લોક છે અને આ એક બ્લોક છે હવે જોડાણ માટે ચાલો એક વિશિષ્ટ ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે અહીં બિંદુ 1 નામનું ટર્મિનલ છે મારી પાસે અહીં 1 ને જોડતો ટર્મિનલ પોઈન્ટ છે અને અહીં પણ 1 છે તો આ 3 બિંદુઓ છે જે આપણે જોડવાના છે એ જ રીતે આપણે કહીએ કે અહીં એક બિંદુ 2 છે અહીં એક બિંદુ 2 છે કદાચ અહીં પણ બિંદુ 2 છે ત્યાં અન્ય બિંદુઓ હોઈ શકે છે જે ક્રોસ કરતા નથી જેમ કે ઉદાહરણ તરીકે અહીં 3 હોઈ શકે છે અને અહીં 3 હોઈ શકે છે તેથી હું ફક્ત તે દૃશ્ય બતાવી રહ્યો છું જ્યાં તમને યાદ છે કે અમે આ છીએ અમે ચેનલ નંબર 1 કહીયે અને આને અમે ચેનલ નંબર 3 કહીયે છે અને આ ચેનલ નંબર 2 છે તેથી અમે કહ્યું કે આપણે પહેલા ચેનલ 1 અને 2 ને પછી ચેનલ 3 ને રૂટ કરવી પડશે હવે ચાલો જોઈએ કે શા માટે તમે જોશો કે હું પ્રથમ ચેનલ 3 ને ધ્યાનમાં લઈશ આ મારી ચેનલ 3 છે આ મારો લંબચોરસ રિજન છે આ સમગ્ર ચેનલ 3 છે હવે ચેનલ 3 માં ચેનલની વ્યાખ્યા શું છે ત્યાં 2 સીમાઓ હશે 2 બાઉન્ડ્રી પર અમુક સ્થાન પર પિન સાથે સમાંતર સીમાઓ હશે હવે તમે આ બાજુ જુઓ આ 1 અને 2 ની સ્થિતિ નિશ્ચિત છે પરંતુ અહીં આ 1 અને 2 નું શું તેથી આ રેખા સાથે તે ગમે ત્યાં હોઈ શકે છે તેથી આ 1 અને 2 નેટ ક્યાંથી આવી રહી છે તે આપણને બરાબર ખબર નથી તેથી જ આ સીમા સાથે આ 1 અને 2 ને ફ્લોટિંગ ટર્મિનલ કહેવામાં આવે છે પરંતુ ધારો કે આપણે નેટ 1 ને પહેલા રૂટ કરીએ છીએ તો હું માત્ર એક ઉદાહરણ આપી રહ્યો છું ધારો કે આપણે તેને એક વર્ટિકલ કનેક્શન અને એક આડું કનેક્શન એ રીતે રૂટ કરીએ છીએ આ પ્રથમ જોડાણ છે પછી 3 કનેક્ટ થશે ચાલો કહીએ કે 3 આ રીતે કનેક્ટ થશે 3 જોડાયેલ છે પછી 2 ચાલો કહીએ કે 2 આ રીતે જોડાશે ધારો કે આ જોડાણ કરવામાં આવ્યું છે હવે એકવાર આ થઈ જાય પછી તમે 1 જુઓ નેટ 1ને અમે પહેલાથી જ ચોક્કસ ટ્રેક પર મૂક્યું છે તો હવે નેટ 1 અહીં આવશે આ 1 અને નેટ 2 હશે એકવાર આ મૂક્યા પછી નેટ 2 આ બિંદુ સાથે આડા આવશે આ 2 હશે હવે તમે જુઓ હવે આ ફ્લોટિંગ ટર્મિનલ અને 2 છે જે વ્યાખ્યાયિત નથી હવે આ નિશ્ચિત થઈ ગયું છે આ 1 છે આ 2 છે તેથી 1 પૂર્ણ થયા પછી આપણે 3 પર જઈ શકીએ છીએ અને 3 માં આપણે તે જ રીતે રાઉટીંગ પૂર્ણ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે અહીંથી 1 ને જોડવા માટે આપણી પાસે અહીં એક લાઈન હોઈ શકે છે આપણી પાસે અહીં એક લાઈન હોઈ શકે છે પછી આપણી પાસે અહીં લાઈન હોઈ શકે છે તેવી જ રીતે 2 માટે આપણી પાસે અહીં અને અહીં અને અહીં જોડાણ હોઈ શકે છે તો આ રીતે આપણે કનેક્શન પૂર્ણ કરી શકીએ છીએ વાસ્તવમાં આ ઉદાહરણ તમને જણાવશે કે શા માટે આપણે 1 અને 2 ને પહેલા અને પછી 3 ને રૂટ કરવાની જરૂર છે ઠીક છે તેથી આ ચોક્કસ પરિસ્થિતિ માટે આ એક સ્લાઇસિંગ પ્લેસમેન્ટ ટોપોલોજી છે પરંતુ ધારો કે મારી પાસે આ બીજું દૃશ્ય છે જે નોન સ્લાઇસએબલ ફ્લોર પ્લાન અથવા કહેવાતું વ્હીલ છે તેથી અહીં જો તમે માત્ર એકવાર તપાસો તો તમે અમુક ચોક્કસ ક્રમમાં તમામ રિજન્સ ને ફરીથી રૂટ કરી શકતા નથી કારણ કે કદાચ કેટલીક અન્ય દિશાઓમાંથી ટર્મિનલ આવી રહ્યા છે ઉદાહરણ તરીકે કહો હું 1 થી શરૂ કરું છું આ 1 માં ડાબી બાજુથી આવતા ટર્મિનલ હોઈ શકે છે જમણી બાજુથી આવી રહ્યા છે કેટલાક ફ્લોટિંગ ટર્મિનલ્સ અને કેટલાક ટર્મિનલ્સ અહીં બહાર આવી રહ્યા છે અહીં ફ્લોટિંગ ટર્મિનલ્સ તેથી આ એક સ્વીચબોક્સ જેવું હશે જ્યાં ટર્મિનલ્સ માત્ર ઊભી અને આડી જ નહીં પણ આ બાજુ તેમજ આ બાજુ બધી બાજુઓથી આવી શકે છે તેથી એકવાર તમે રૂટ 1 કદાચ તમને બીજાનો ક્રમ મળશે તેથી એકવાર આ ટર્મિનલ્સ ફિક્સ થઈ ગયા પછી તમે કરી શકો છો અથવા આ ફિક્સ થઈ જાય તમે રૂટ 2 કરી શકો છો એકવાર 2 ફિક્સ થઈ જાય તમે રૂટ 3 કરી શકો છો એકવાર 3 ફિક્સ થઈ જાય તમે રૂટ 4 કરી શકો છો પરંતુ અહીં કેટલાક રાઉટીંગ રિજન્સને સ્વીચબોક્સ તરીકે અને સરળ ચેનલો તરીકે ધ્યાનમાં ના લઈ શકાય છે આ જ તફાવત છે કેટલીક અન્ય રાઉટીંગ વિચારણાઓ નીચે મુજબ છે તેમાની એક ટર્મિનલની સંખ્યા સાથે સંબંધિત છે સાથે સાથે મોટાભાગની નેટ્સ 2 ટર્મિનલ નેટ હોઈ શકે છે જે ફક્ત 2 પોઈન્ટને જોડે છે પરંતુ કેટલીક નેટ ઘડિયાળ અને પાવર અલબત્ત એક વાર સ્પષ્ટ છે પરંતુ અન્ય કનેક્શન્સ પણ હોઈ શકે છે જે કેટલાક સર્કિટમાં પંખાના આઉટપુટને અનુરૂપ હોય છે ગેટનું આઉટપુટ 3 અલગ અલગ જગ્યાએ જઈ શકે છે તેથી 4 પોઈન્ટને એકસાથે કનેક્ટ કરવાની જરૂર છે પરંતુ ઘડિયાળ અને પાવર એ 2 ઉદાહરણો છે જ્યાં મોટી સંખ્યામાં ટર્મિનલ્સને કનેક્ટ કરવાની જરૂર પડી શકે છે તેથી ઘડિયાળ અને પાવરને અલગથી ધ્યાનમાં લેવા જોઈએ કારણ કે તેમને ખૂબ જ વિશિષ્ટ તકનીકોની જરૂર હોય છે પરંતુ અન્યથા મલ્ટી ટર્મિનલ નેટ સામાન્ય રીતે 2 ટર્મિનલ નેટમાં વિઘટિત થાય છે અને પછી તે એક સમયે એક રૂટ થાય છે 7 વિચારણાને વાયાસ ની પહોળાઈ અથવા લાઇન પર રેટ કરવામાં આવે છે પાવર અને ગ્રાઉન્ડ જેવા ઊંચા પ્રવાહો વહન કરતી કેટલીક લાઈનોને વધુ પહોળાઈની જરૂર પડી શકે છે પરંતુ જે સિગ્નલ વહન કરે છે તે ઓછી પહોળાઈના હોઈ શકે છે પછી વાયાવાયા એટલે યાદ કરો કે મેં શું કહ્યું તે 2 અડીને આવેલા સ્તરો પર 2 બિંદુઓ વચ્ચેનું જોડાણ છે ધાતુ સાથેનો કોઈ પ્રકારનો છિદ્ર હોવો જોઈએ જે 2 અલગ અલગ સ્તરો પર વચ્ચે 2 બિંદુઓને જોડે છે એક વસ્તુ જે તમે યાદ રાખો છો કે વાયા લેઆઉટ હોવું બનાવટની પ્રક્રિયામાં થોડું મુશ્કેલ છે તેથી વાયાસ ની સંખ્યા ઓછી હોય તેટલું સારું તેથી ફરીથી વાયા 2 પ્રકારના હોઈ શકે છે એક નિયમિત વાયા છે જે ફક્ત અડીને આવેલા સ્તરો વચ્ચે હોય છે જે સરળ હોઈ શકે છે અને સ્ટેક્ડ એટલે કે જોડાણો જે કદાચ 2 થી વધુ સ્તરોમાંથી પસાર થાય છે જેનો અર્થ છે કે આપણે આગળ ઘણું ડ્રિલ કરવું પડશે અને જોડાણ કરવું પડશે તેથી સ્ટેક્ડ વાયા વધુ મુશ્કેલ છે સીમાના પ્રકારો માં અત્યાર સુધી આપણે જે ઉદાહરણો લીધા છે તેમાં બધી સીધી રેખાની સીમાઓ છે પરંતુ સામાન્ય રીતે તે આરબીટરરી હોઈ શકે છે સ્તરોની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે આધુનિક ટેક્નોલોજી 5 કે તેથી વધુ સ્તરોને અને ફરીથી નેટ પ્રકારો અંગે મંજૂરી આપે છે પાવર અને ગ્રાઉન્ડ લાઇન ઘડિયાળો જેવી કેટલીક નેટ્સ ખૂબ જ જટિલ હોય છે તેમને અલગથી અને ખૂબ જ કાળજીપૂર્વક સંબોધિત કરવાની જરૂર છે અને ત્યાં અન્ય નેટ્સ હોઈ શકે છે જે સિગ્નલ નેટની જેમ એટલી જટિલ નથી માત્ર ખૂબ જ ઝડપ થી એક નજર આ રેખાકૃતિ તમને N પ્રકારના ટ્રાન્ઝિસ્ટર નું લાક્ષણિક CMOS ફેબ્રિકેશન NMOS ટ્રાન્ઝિસ્ટર અને PMOS ટ્રાન્ઝિસ્ટર બતાવે છે તો તમે યાદ કરી શકો અમારી પાસે સબસ્ટ્રેટ હોવું જરૂરી છે જ્યાં તમારી પાસે ગેટ અને આ સોર્સ છે અહીં ગેટ અને સોર્સ ડ્રેઈન અને સોર્સ આ ડ્રેઈન છે આ સોર્સ છે અને વચ્ચેનો ગેટ અને ગેટને ઇન્સ્યુલેટીંગ લેયરની ઉપર બનાવવો પડે છે એ જ રીતે P પ્રકારના ટ્રાન્ઝિસ્ટર માટે PMOS આપણે N સારો બનાવીએ છીએ આની અંદર આપણે 2 P પ્રકારના ડોપ્ડ રિજન્સ બનાવીએ છીએ એક સોર્સ છે બીજો ડ્રેઇન છે અને ફરીથી તે જ રીતે એક ગેટ છે તેથી આ બતાવવાનું મારૂ કારણ એ છે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર એકબીજા સાથે જોડાયેલા હોય છે જેમ કે હું ખૂબ જ ઝડપથી બીજું ચિત્ર બતાવી રહ્યો છું આ 2 ટ્રાંઝિસ્ટરનો ટોપ વ્યૂ છે એક એન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે એક પી પ્રકારનો ટ્રાંઝિસ્ટર છે ત્યાં સોર્સ અને ડ્રેઇન મેટલ દ્વારા જોડાય છે અને તેમના ગેટ્સ પોલી સિલિકોન લાઇન દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે તેથી 3D વ્યુ આના જેવો દેખાય છે ગેટ આ રીતે જોડાયેલ છે આ N પ્રકારના ટ્રાંઝિસ્ટરનો તમારો સોર્સ અને ડ્રેઇન છે આ P પ્રકારના ટ્રાંઝિસ્ટરનો સોર્સ અને ડ્રેઇન છે અને જેમ મેં અહીં બતાવ્યું તેમ આ ધાતુનું એક સ્તર m1 આ સોર્સ અને ડ્રેઇન ને જોડે છે હવે સાઇડ વ્યુતમે જોઈ શકો છો કે કનેક્શન માટે તમારે આ m1 જેવા છિદ્રો ડ્રિલ કરવાની જરૂર છે કનેક્શન લેવા માટે તમારી પાસે આના જેવું કનેક્શન હોવું જરૂરી છે આ ડ્રેઇન માંથી તમારે આના જેવું કનેક્શન હોવું જોઈએ આને આ રીતે સોર્સ સાથે કનેક્ટ કરવાની જરૂર છે તેથી આવા બહુવિધ જોડાણો હોઈ શકે છે આ વાયા કનેક્શનનું ઉદાહરણ છે જે મેં કહ્યું હતું વાયા કનેક્શન કોઈપણ સ્તરોની જોડી વચ્ચે અસ્તિત્વમાં હોઈ શકે છે અથવા રાઉટિંગ માટે અમે નજીકના મેટલ સ્તરો વચ્ચેના જોડાણો દ્વારા મેટલથી મેટલ કનેક્શનમાં વધુ રસ ધરાવીએ છીએ અને રાઉટિંગ મોડલ્સ અંગે આપણે મોટાભાગની રાઉટિંગ તકનીકો વિશે વાત કરીશું તેઓ ગ્રીડ આધારિત મોડલનો ઉપયોગ કરે છે જ્યાં તમામ લાઇંસ સમાન પહોળાઈની માનવામાં આવે છે અને તે આ રીતે ગ્રીડની સીમાઓ સાથે સંરેખિત હોય છે પરંતુ સામાન્ય રીતે લાઇંસ આરબીટરરીલી રીતે મૂકી શકાય છે અને પહોળાઈ ઊંચાઈના સંદર્ભમાં પણ આરબીટરરીલી રીતે આકાર આપી શકાય છે અને તેને ગ્રીડ સાથે સંરેખિત કરવાની પણ જરૂર નથી તેથી સામાન્ય રીતે પાવર અને ગ્રાઉન્ડ નેટ આ અભિગમને અનુસરે છે અને આગળ જ્યારે આપણે મલ્ટિલેયર રાઉટિંગ જોઈએ છીએ તેનો અર્થ એ છે કે આપણી પાસે 2 થી વધુ સ્તરો ઉપલબ્ધ છે તેના માટે કેટલાક મોડેલો પણ છે જેમ કે અમે વાદળી લાઇન અને બદામી લાઇન કહી છે અમે કહ્યું કે તેઓ 2 અલગ અલગ ધાતુના સ્તરો પર સ્થિત છે પરંતુ સામાન્ય રીતે 2 થી વધુ હોઈ શકે છે ચાલો કહીએ કે 3 3 સ્તર ખૂબ લોકપ્રિય છે તેથી ત્યાં તમારી પાસે 2 વ્યાપક અભિગમો હોઈ શકે છે એક અનરિઝર્વ્ડ છે એટલે કે કોઈપણ નેટ સેગમેન્ટ અન્ય કોઈપણ સ્તરો પર મૂકી શકાય છે બીજું રિઝર્વ્ડ લેયર છે જ્યાં આપણી પાસે કેટલાક નિયંત્રણો છે તે રિઝર્વ્ડ લેયરનું મોડેલ છે ઉદાહરણ તરીકે 2 સ્તરના કિસ્સામાં તમે HV કહી શકો છો તેનો અર્થ એ છે કે મેટલ 1 પર આડા જોડાણો મેટલ 2 પર વર્ટિકલ કનેક્શન્સ અથવા મેટલ 1 પર વર્ટિકલ મેટલ 2 પર આડા જો તમને યાદ હોય તો ત્યાં 2 સ્તરો છે તેથી તમે એક કન્વેન્શન કરો છો કે બધી આડી રેખાઓ મેટલ 1 પર હશે જે નીચે છે અને બધી ઊભી રેખાઓ મેટલ 2 હશે જે ઉપર છે 3 સ્તરો m1 m2 m3ના કિસ્સામાં તમારી પાસે કેટલાક સમાન કન્વેન્શન હોઈ શકે છે જેમ કે તમારી પાસે VHV m1 પર વર્ટિકલ m2 પર આડું m3 પર વર્ટિકલ અથવા રિવર્સ હોરિઝોન્ટલ વર્ટિકલ હોરિઝોન્ટલ હોઈ શકે છે તેથી સામાન્ય રીતે આપણે જે અલ્ગોરિધમ વિશે વાત કરીએ છીએ તેમાંથી મોટાભાગના કેટલાક રિઝર્વ્ડ લેયર મોડેલને અનુસરશે આ 3 સ્તર રાઉટિંગ માટેના કેટલાક ઉદાહરણો છે આ HVH બતાવે છે જ્યાં તમે જુઓ છો કે આડા બદામી છે વર્ટિકલ વાદળી છે આ ત્રીજું આડું લીલું છે તો આ 3 સ્તરો છે VHV ચાલો કહીએ કે વાદળી વર્ટિકલ છે બદામી આડી છે લીલો પણ વર્ટિકલ છે VHV પરંતુ તમારી પાસે અનરિઝર્વ્ડ લેયર મૉડલ હોઈ શકે છે જ્યાં તમે વાદળી જેવા સમાન લેયર પર સંપૂર્ણ નેટ મૂકી શકો છો તેથી કેટલાક સેગમેન્ટ આડા હોય છે કેટલાક વર્ટિકલ હોય છે એ જ રીતે આ બદામી એ જ લેયર એ જ લેયર પર લીલો તેથી અનરિઝર્વ્ડ લેયર મોડલનો અર્થ આ છે તેથી તમે આ જ સ્તર પર નેટના આડા અને વર્ટિકલ બંને સેગમેન્ટ્સનું લેઆઉટ કરી શકો છો હવેજુઓ અનરિઝર્વ્ડ લેયર મોડલ અલ્ગોરિધમિકલ રીતે હેન્ડલ કરવું થોડું મુશ્કેલ હશે પરંતુ તેના કેટલાક સ્પષ્ટ ફાયદા છે જો તમે એક જ સ્તર પર સંપૂર્ણપણે નેટ બિછાવી શકો છો તો તમારે બીજા સ્તર સાથે કનેક્ટ થવા માટે બીજા કોઈ કનેક્શનની જરૂર પડશે નહીં તેથી ત્યાં કેટલાક સ્પષ્ટ ફાયદા છે પરંતુ ફરીથી મોટા ભાગના અલ્ગોરિધમ્સ તેઓ સમસ્યાને અમુક પ્રકારના લેઆઉટમાં વ્યવસ્થિત રૂપાંતર કરે છે જે અમુક પ્રકારના રિઝર્વ્ડ લેયર મૉડલ નો ઉપયોગ કરે છે જે આપણે પછી જોઈશું ચેનલ રાઉટીંગ એ સૌથી મહત્વપૂર્ણ પ્રકારની ડિટેઇલ્ડ રાઉટીંગ સમસ્યા છે જેનો આપણે સામનો કર્યો છે કારણ કે મેં કહ્યું તેમ મોટાભાગની VLSI ચિપ્સ ASICs કે જેને આપણે આજે બનાવીએ અથવા ડિઝાઇન કરીએ છીએ તેઓ સ્ટાન્ડર્ડ સેલ અથવા અર્ધ કસ્ટમ ડિઝાઇન પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્યાં સેલ્સ રોવ્સમાં ગોઠવાયેલા છે જેમ કે તે આના જેવ દેખાય છે મારી પાસે સેલ્સની એક રૉ છે ત્યાં સેલ્સ માં વિવિધ પહોળાઈ હોઈ શકે છે સેલ્સ ની બીજી રૉ છે આના જેવા સેલ્સ ની બીજી રૉ છે હવે એક વસ્તુ આપણે દેખીતી રીતે જોઈ શકીએ છીએ કે સતત 2 રોવ્સ વચ્ચે જે જગ્યા છે તે કુદરતી રીતે એક ચેનલ છે તે આડી ચેનલ સાથે પિન ઉપરથી આવે છે અને અહીં પિન ઉપલબ્ધ છે અને તમારે તેમને કનેક્ટ કરવું પડશે તમારે તેમને એકબીજા સાથે જોડવા પડશે એ જ રીતે અહીં પિન છે અહીં પિન છે તમારે તેમને એકબીજા સાથે જોડવા પડશે તેથી આ કિસ્સામાં એક ચેનલ C1 હશે આ કિસ્સામાં બીજી ચેનલ C2 હશે તેથી ખાસ કરીને સમસ્યા ચેનલ રાઉટિંગ સમસ્યા માટે અહીં થોડી ધીમી થાય છે બરાબર તેથી જેમ મેં કહ્યું કે અહીં ચેનલ રાઉટિંગ કેસમાં અમે લંબચોરસ રિજન ની અંદર ઇન્ટરકનેક્શન્સ હાથ ધરીએ છીએ

હવે ચેનલની અંદર આપણે જે રીતે તેને વ્યાખ્યાયિત કર્યું છે ત્યાં કોઈ અવરોધો નથી ત્યાં કોઈ બ્લોક્સ નથી જે તમે ચેનલોની અંદર મૂક્યા છે બરાબર તો આ જેમ મેં કહ્યું કે મોટાભાગની આધુનિક ચિપ્સ કે જો હું બનાવું તો ત્યાં આપણી પાસે ચેનલો છે અને તેથી જ આપણે ચેનલ રાઉટરનો ઉપયોગ કરીએ છીએ ફાયદો એ છે કે અલ્ગોરિધમ્સ ખૂબ જ છે મારો મતલબ છે કે તેમની ઝડપ અને ગુણવત્તાના સંદર્ભમાં કાર્યક્ષમ છે અને જો તમે ચેનલોની પહોળાઈને સમાયોજિત કરી શકો છો જે સ્ટાન્ડર્ડ સેલ માં શક્ય છે તો પછી રાઉટિંગની સો ટકા પૂર્ણતાની ખાતરી આપવામાં આવે છે જે ખરેખર સામાન્ય રાઉટિંગ કેસમાં સમસ્યા છે કહો કે મારો મતલબ છે કે રાઉટિંગની સો ટકા પૂર્ણતા સુનિશ્ચિત કરવી એ એક સીમાચિહ્નરૂપ છે જે આપણે સામાન્ય રીતે રાઉટિંગની સમસ્યા માટે પસંદ કરીએ છીએ તેથી કેટલીક પરિભાષાઓ છે જેનો આપણે ચેનલ રાઉટિંગમાં ઉપયોગ કરીએ છીએ ટ્રેક ટ્રેક એ આડી રૉ છે જે રાઉટિંગ માટે ઉપલબ્ધ છે ટ્રંક એક આડી વાયર સેગમેન્ટ છે તેથી એક નેટ બહુવિધ ટ્રંક નો ઉપયોગ કરીને જોડાયેલ હોઈ શકે છે બ્રાન્ચ એક ઊભી વાયર સેગમેન્ટ છે કે ટ્રંકને ટર્મિનલ સાથે જોડે છે અને મેં જેમ કહ્યું તેમ વાયા એ 2 સ્તરો વચ્ચેનું બ્રાન્ચ વાયર અનેટ્રંક વાયર વચ્ચે જોડાણ છે તો ચાલો એક ઉદાહરણ લઈએ તેથી ચેનલ રાઉટિંગ સમસ્યાને ડાયાગ્રામમેટિકલી અહીંની જેમ દર્શાવવામાં આવી છે તેથી મારી પાસે કેટલાક નંબરો સાથે 2 આડી લાઇંસ છે જે પિન સૂચવે છે આ એક પિન સૂચવે છે કે જેને કનેક્ટ કરવાની હોય છે પ્રથમ નેટ 2 પિનને કનેક્ટ કરવા માટે સૂચવે છે અને 3 પણ કનેક્ટ કરવાની હોય છે 0 નો અર્થ છે કનેક્શન નથી તેથી આને 2 યાદીઓ દ્વારા રજૂ કરી શકાય છે ટોપ અને બોટમ 1 2 0 2 3 એ પ્રથમ યાદી છે 3 3 1 1 0 એ બીજી યાદી છે તેથી જો તમે કોઈપણ ચેનલ રાઉટિંગને અમલમાં મૂકવા માટે પ્રોગ્રામ લખવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો મારો મતલબ એલ્ગોરિધમ્સના ઉદાહરણો છે પછી ઇનપુટ સમસ્યા ને તમે 2 એક પરિમાણીય એરે દ્વારા રજૂ કરી શકો છો અને આ એક સંભવિત ઉકેલ છે તેથી અહીં તમે જુઓ છો કે આ તે છે જેમ તમે યાદ કરો કે વ્યાખ્યાઓમાં બ્રાન્ચ એક ઊભી વાયર સેગમેન્ટ છે અને ટ્રંક અને ટ્રેક આડા વાયર સેગમેન્ટ છે તો આ બ્રાન્ચ છે વાદળી બ્રાન્ચ છે અને આ ટ્રંક્સ છે પરંતુ તમે જુઓ છો કે ટ્રેકનો અર્થ આડી રૉ છે ટ્રંક આડી વાયર સેગમેન્ટ છે તો ટ્રેક શું છે અહીં ટ્રૅક હું કહી રહ્યો છું કે આપણી પાસે 3 ટ્રૅક ઉપલબ્ધ છે પરંતુ 3 ટ્રૅક પર અમે 3 ટ્રંક મૂક્યા છે ટ્રેક એટલે રોવ્સ અને ટ્રંક પર જે જગ્યા અમને ઉપલબ્ધ છે તે કદાચ હું આખી જગ્યાનો ઉપયોગ કરી રહ્યો નથી તેનો એક ભાગ હું નેટ માટે આડા સેગમેન્ટનું લેઆઉટ કરવા માટે ઉપયોગ કરી રહ્યો છું તે ટ્રંક છે તેથી આ મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેથી ચેનલ રાઉટરનું કાર્ય નેટના આડા સેગમેન્ટ્સને ટ્રેક્સ સોંપવાનું અને એક જ નેટના આડા સેગમેન્ટ્સને જોડવા માટે વર્ટિકલ સેગમેન્ટ્સ સોંપવાનું રહેશે જે અલગ અલગ ટ્રેકમાં મૂકી શકાય છે અને નેટ ટર્મિનલ્સને અમુક આડા નેટ સેગમેન્ટ્સ સાથે જોડવાનું રહેશે ચેનલની ઊંચાઈ ઘટાડવાનો ઉદ્દેશ્ય અને આપણે પછી જોઈશું કે ત્યાં કેટલીક આડા અને ઊભા કનસ્ટ્રેન્ટ હોઈ શકે છે જે મળવા આવશ્યક છે તો ચાલો ઝડપથી જોઈએ કે આ કનસ્ટ્રેન્ટ શું છે આડી કનસ્ટ્રેન્ટ કહે છે કે જો 2 નેટ્સ નો આડો સ્પાન એકબીજાને ઓવરલેપ કરેતો નેટ ને અલગ ટ્રેક પર અસાઇન કરવી આવશ્યક છે ચાલો એક ઉદાહરણ લઈએ ધારો કે મને આના જેવી ચેનલ રાઉટિંગ ની સમસ્યા છે હું જોઉં છું કે નેટ એક અહીં અને અહીં છે તેથી નેટ 1 નો સ્પાન અહીંથી અહીં છે તેથી અને નેટ 2 અહીં છે અહીં અને અહીં નેટ 2 અહીં છે તેથી રેંજીસ વચ્ચે ઓવરલેપ છે તેનો અર્થ એ કે તમે એક જ ટ્રેક પર 1 અને 2 લેઆઉટ કરી શકતા નથી તમારે ઓછામાં ઓછા 2 ટ્રેકની જરૂર છે તેથી HCG આડો કનસ્ટ્રેન્ટ ગ્રાફ એ એક ગ્રાફ છે જ્યાં શિરોબિંદુ નેટ નંબર્સ દર્શાવે છે અને જો 2 નેટ્સ કોઈ કૉલમમાં ક્યાંક છેદે તો કિનારીઓ અસ્તિત્વમાં રહેશે ઉદાહરણ તરીકે 4 અને 5 વચ્ચે કોઈ એજ નથી ચાલો જોઈએ કે 5 અહીંથી અહીં સુધી છે અને 4 અહીંથી અહીં સુધી છે ત્યાં કોઈ ઇન્ટરસેક્શન નથી જો જરૂરી હોય તો તેઓ એક જ ટ્રેક પર મૂકી શકાય છે તો આ આડો કનસ્ટ્રેન્ટ ગ્રાફ શું છે પછી આપણી પાસે વર્ટિકલ કન્સ્ટ્રેંટ નામનું કંઈક છે જ્યાં તે કહે છે કે જો ત્યાં કોઈ કૉલમ છે જ્યાં ટોચનું ટર્મિનલ i છે અને નીચેનું ટર્મિનલ j છે તો તેનો અર્થ એ છે કે નેટ i ને j ઉપરનો ટ્રેક અસાઇન કરવો આવશ્યક છે આ આપણે પછી ઉદાહરણો દ્વારા જોઈશું પરંતુ ઊભા કનસ્ટ્રેન્ટ આના જેવો છે જો ફરીથી આ ચેનલ રાઉટિંગ સમસ્યા છે તો તમે કહો છો કે એક 3 થી ઉપર છે 0 કોઈ જોડાણ નથી તો આને અવગણો 2 એ 1 થી ઉપર બે 5 થી ઉપર 1 ઉપર 3 છે તેથી આ ગ્રાફમાં કિનારીઓ દિશાઓ ધરાવતી હશે એક 3 થી ઉપર છે 1 થી 3 સુધી એક એરો હશે બે 1 થી ઉપર છે 2 થી 1 સુધી એક એરો હશે આ એક ઊભો કનસ્ટ્રેન્ટ ગ્રાફ છે અને તમે જોઈ શકો છો કે આ ગ્રાફમાં સાઇકલ પણ હોઈ શકે છે જેમ કે એક 4 ની ટોચ પર છે 4 2 ની ટોચ પર છે ક્યાંક અહીં અને 2 ક્યાંક 1 ની ટોચ પર છે 2 એ 1 ની ટોચ પર છે 1 4 ની ટોચ પર છે 4 2 ની ટોચ પર છે તેથી VCG માં પણ સાઇકલ હોઈ શકે છે તેથી આપણે આપણાં આગામી લેક્ચર્સમાં પછીથી જોઈશું કે ચેનલ રાઉટીંગની સમસ્યા માટે આપણે આ HCG અને VCG નો ઉપયોગ ચેનલ રાઉટીંગ માટે ડિવાઇસ સિમ્પલ એન્ડ રી એફફીસીએંટ અલ્ગોરિધમ્સ માટે કેવી રીતે કરી શકીએ